આ મોડ્યુલ માં આપણે 3D પ્રિન્ટિંગ તકનીકનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું હવે તમે જાણો છો કે 3D પ્રિન્ટિંગ નો છેલ્લા કેટલાક વર્ષોથી દસ ગણો વિકસિત થઈ ગયો છે અને હવે તે લોકો તમને 3D ઓટોમોટિવથી માંડીને મેડિકલ ડિવાઇસીસ સુધીની કેટલીક જુદી જુદી એપ્લિકેશન માં 3D પ્રિન્ટિંગ વિશે સંશોધન કરી રહ્યા છે તે જ લાઇન પર આપણે ચર્ચા પણ કરીશું જો બે 3D પ્રિંટર હોય અથવા આપણે કહીએ કે જો 3D પ્રિન્ટર એ રિમોટ લોકેશન અથવા અન્ય પ્રયોગશાળામાં છે અને તમને બીજી પ્રયોગશાળામાં મૂકવામાં આવે છે એનો અર્થ એ કે તમે કોઈ ચોક્ક્સ સ્થાનથી તે 3D પ્રિંટરને એક્સેસ કરી શકો છો ચાલો હું એક ઉદાહરણ આપું જો મારી લેબમાં 3D પ્રિંટર છે જે હું કોઈપણને વાપરવા માટે ખુલ્લું રાખું છું અને જો તમે વિશ્વની કોઈ પણ જગ્યાએ કોઈ ચોક્ક્સ કોલેજમાં છો શું તમે મારા 3D પ્રિન્ટરને તમારા સ્થાન પરથી ચલાવી શકો છો તેથી અમે તમને તે બતાવીશું કે આ રીમોટ ઓપરેશન કેવી રીતે થઈ શકે છે જો 3D પ્રિંટર મોડેલ એક ચોક્ક્સ પ્રયોગશાળા અથવા એક ચોક્ક્સ સ્થળે હોય અને તમે કોઈ અન્ય ચોક્કસ જગ્યાએ સ્થિત હો તો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેથી આ 3D પ્રિંટરને કેવી રીતે ચલાવવું તેનુ થોડુક એડ્વાંસ વર્ઝન બતાવવાનો તે જ વિચાર છે અને હું મારા એક એડિટિવ મેન્યુફેક્ચરિંગ શખ્સને વિનંતી કરું છું કે આ 3D પ્રિંટરનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે તમને બતાવે તેથી હું સૈયદને વિનંતી કરીશ કે આ 3D પ્રિંટર પર ચર્ચા કરે અને તેને આગળ લઇ જાય હવે હું 3D પ્રિન્ટિંગ મટિરિયલ્સ વિશે બોલીશ તેથી અહીં તમે 3D પ્રિંટર જોઈ શકો છો અને આ FDM 3D પ્રિન્ટર છે કેમ કે મેં FDM વિશે સમજાવ્યું છે અહીં એક ફિલામેન્ટ હશે આ ફિલામેન્ટ હીટર દ્વારા આપવામાં આવે છે અને પછી તે નોઝલ દ્વારા આવે છે અને તે પ્લેટફોર્મ પર જમા થાય છે તેથી અહીં હું FDM 3D પ્રિંટર માટે વિવિધ 3D પ્રિન્ટિંગ મટિરિયલ્સ વિશે સમજાવું છું તેથી પ્રથમ PLA મટિરિયલ પોલિલેક્ટીક એસિડ છે તો આ પોલિએલેક્ટિક એસિડ મટિરિયલનું ઉદાહરણ છે અહીં ફિલામેન્ટ વ્યાસ 1 75 mm છે અને પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ વ્યાસ 1 75 mm છે અને બીજો સ્ટાન્ડર્ડ વ્યાસ 3 mm છે આ બધ FDM 3D પ્રિન્ટિંગમાં ફિલામેન્ટ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સ્ટાન્ડર્ડ વ્યાસ છે તેથી PLA એટલે પોલિલેક્ટીક એસિડ આ મટીરિયલ બાયોડિગ્રેડેબલ પણ છે તેથી તેનો ખર્ચ ઓછો છે અને આ સૌથી વધુ ઉપયોગમા લેવાતુ 3D પ્રિન્ટીંગ મટીરિયલ છે અને બીજો પણ આ પણ તમે આ સફેદ રંગનુ PLA મટીરિયલ જોઈ શકો છો અને આ કાળા રંગનુ 3D પ્રિન્ટીંગ મટીરિયલ હતુ તેથી હવે પછીનું ABS છે જે એક્રેલોનિટ્રાયલ બ્યુટાડીઅન સ્ટીઅરિન છે જે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા 3D પ્રિન્ટિંગ મટિરિયલ્સમાંનુ એક છે અને ABS એ PLA મટીરિયલ કરતાં વધુ કડક છે તેથી એપ્લિકેશનને વધુ જડતા અને વધુ તાકાતની આવશ્યકતા માટે લોકો ABS 3D પ્રિન્ટીંગ મટીરિયલનો ઉપયોગ કરે છે PLA 3D પ્રિન્ટિંગ અને ABS 3D પ્રિન્ટિંગ વચ્ચેનો એક મુખ્ય તફાવત એ છે કે PLA 3D પ્રિન્ટિંગ માટે પ્રિંટરને કોઈ ગરમ બેડ ની જરૂર નથી તેનો અર્થ એ કે એક પ્લેટફોર્મ છે જ્યાં મટીરિયલ જમા થાય છે જો આપણે PLA મટિરીયલનો ઉપયોગ કરી રહ્યા છીએ તો પ્રિન્ટિંગ પ્લેટફોર્મમાં કોઈ પણ હીટિંગ ની જરૂર નથી પરંતુ ABS કે જો તે ઝડપથી ઠંડુ પડે તો તે થોડુક સંકોચાઈ જશે જેથી તેના માટે ગરમ 3D પ્રિન્ટીંગ બેડની જરૂર પડશે અને ABS ની કિંમત PLA ની કિંમત ને સમાન છે અને આગળ ફ્લેક્સિબલ મટીરિયલ છે ઘણા મટીરિયલ ફ્લેક્સિબલ મટીરિયલ છે અહીં મારી પાસે એક ઉદાહરણ છે થર્મોપ્લાસ્ટિક ઇલાસ્ટોમર આ એક થર્મોપ્લાસ્ટિક ઇલાસ્ટોમર મટીરિયલ છે અહીં તમે જોઈ શકો છો આ ખૂબ જ ફ્લેક્સિબલ છે અને આ મટીરિયલની એક વધુ વિશેષતા એ છે કે આ એક નિયોન મટીરિયલ છે તેથી આ અંધારામાં ચમકશે આનો ઉપયોગ વાઇબ્રેશન ને શોષી લે તેવા સ્ટ્રક્ચર બનાવવા માટે થઈ શકે છે અથવા જો તમે કંઈક બનાવો જે ફ્લેક્સિબલ હોવુ જરુરી છે અથવા કેટલાક કનેક્ટર્સ બનાવવા માટે થઇ શકે છે તો આપણે આ પ્રકારના ફ્લેક્સિબલ મટીરિયલનો ઉપયોગ કરી શકો છો આગળ અહીં HIPS મટીરિયલ છે જે ઉચ્ચ અસરવાળા પોલિસ્ટરીન છે તે મટીરિયલ મુખ્યત્વે ABS સાથે વપરાય છે અથવા તેનો ઉપયોગ તે પોતે કરી શકે છે જો આપણી પાસે ડ્યુઅલ એક્સ્ટ્રુડર 3D પ્રિન્ટર છે તો 3D પ્રિન્ટર એ બે મટીરિયલને બહાર કાઢી શકે છે અથવા તેમાં બે મટીરિયલને અલગથી બહાર કાઢવા માટે બે એક્સ્ટ્રુડર્સ છે અને આપણે ઓબ્જેક્ટને પ્રિન્ટ કરવા માટે ABS અને સપોર્ટ મટિરિયલને પ્રિન્ટ કરવા માટે HIPS મટિરિયલનો ઉપયોગ કરી શકીએ છીએ એક વિશેષતા એ છે કે HIPS મટીરિયલ ને દ્રાવકમાં ઓગળી શકાય છે આગળ PETG છે જે પોલિઇથિલિન ટેરેફેથાલેટનું નુ એક મોડીફાઇડ વર્ઝ્ન છે તે પણ ઉપયોગમાં લેવાય છે પરંતુ તે PLA અથવા ABS જેટલું વ્યાપક નથી આગળ નાયલોન 3D પ્રિન્ટીંગ મટિરિયલ છે અહીં તમે જોઈ શકો છો કે આ તુલનાત્મક રીતે ફ્લેક્સિબલ છે પરંતુ ફ્લેક્સિબલ મટીરિયલ જેટલુ ફ્લેક્સિબલ નથી નાયલોન મટીરિયલનો ઉપયોગ મુખ્યત્વે એ એપ્લિકેશન માટે થાય છે જેને ઉચ્ચ ઘર્ષણ પ્રતિકાર ની ઉચ્ચ ઇમ્પેક્ટ પ્રતિરોધક ની પણ જરૂર છે તેથી આ નાયલોન મટીરિયલનો ઉપયોગ કરીને આપણે ગિઅરબોક્સ વગેરે માટે ગિઅર્સ જેવા ઓબ્જેક્ટ્સ પ્રિંટ કરી શકીએ છીએ અને આગળ ASA એક્રેલિક સ્ટાયરિન એક્રેલેટ છે જેનો પણ વ્યાપક ઉપયોગ થતો નથી આગળનુ એક કાર્બન ફાઇબર થી ભરેલુ મટીરિયલ છે કાર્બન ફાઇબરથી ભરેલુ મટીરિયલનો અટલે ધારો કે આ એક PLA મટીરિયલ છે આપણને વધુ મજબુતાઇની જરૂર છે આપણને એવા મટીરિયલની જરૂર છે જે વધુ મજબુતાઇ ધારાવતા હોય પણ ગલનબિંદુ જેવા ગુણધર્મો PLA ના હોય ઉત્પાદક કાર્બન ફાઇબરનો બારીક પાવડર લેશે અને આ પ્રકારની ફિલામેન્ટ્સ બનાવવા માટે તેને PLA મટીરિયલ સાથે ભેળવી દેશે અને આ ફિલામેન્ટ્સ મા PLA ની તુલનામાં ઊંચી મજબુતાઇ હશે પરંતુ એકલા કાર્બન ફાઇબરથી ઓછી હશે તેથી મટીરિયલ કાર્બન ફાઇબરના ઝીણા કણોથી ભરાશે તેથી 3D પ્રિંટર માટે આપણને એક અપગ્રેડની જરૂર છે જ્યારે કાર્બન ફાઇબર મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કાર્બન ફાઇબર મટીરિયલ વધુ ઘર્ષક હોય છે તેથી આપણે જે એક્સ્ટ્રુડર નો ઉપયોગ કરી રહ્યા છીએ તે કાર્બન ફાઇબરથી ભરેલા મટીરિયલને વહન અથવા બહાર કાઢવા માટે સક્ષમ હોવું જોઈએ અહીં આપણે 0 4 mm બ્રાસ એક્સ્ટ્રુડરનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ જો તમે કાર્બન ફાઇબરથી ભરેલા મટીરિયલ અથવા અન્ય ફિલિંગ મટીરિયલ નો ઉપયોગ કરી રહ્યાં હો તો નોઝલ સાથે કણોના ઘર્ષણને કારણે નોઝલનો વ્યાસ વધી શકે છે અને આ ધાતુથી ભરેલા મટીરિયલ માટે પણ સમાન હશે ધાતુ ભરેલા મટીરિયલનો ઉપયોગ તેની અનન્ય ફિનિશિંગ માટે થાય છે જો તમે ધાતુથી ભરેલા મટીરિયલનો ઉપયોગ કરી રહ્યા હોવ તો સમાપ્ત થયેલ ઓબ્જેક્ટ ધાતુની ખૂબ જ સમાન હશે પરંતુ ધાતુથી ભરેલા મટીરિયલનો ઉપયોગ કરીને પ્રિંટ કરવા માટે આપણે બદલવું પડશે અથવા ધાતુથી ભરેલા મટીરિયલના સંચાલન માટે આપણે એક્સ્ટ્રુડરને અપગ્રેડ કરવું પડશે વુડ ફિલામેન્ટ મટીરિયલ પણ કાર્બન ફાઇબર અથવા ધાતુથી ભરેલા મટીરિયલ જેવુ જ છે વુડના સુક્ષ્મ કણો PLA અથવા ABS મટીરિયલમાં ઇંફયુઝ કરવામા આવે છે અને તેનો ઉપયોગ વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે વુડ ફીલ્ડ મટિરિયલની એક વિશેષતા છે જેમ કે તેને સરળતાથી સેંડ કરી શકાય છે તેથી સેન્ડપેપરનો ઉપયોગ કરીને આપણે બાહ્ય સપાટીને સરળતાથી સેંડ કરી શકીએ છીએ અને ફિનિશિંગને સારુ બનાવી શકીએ છીએ તેઓ મટીરિયલ ભરશે દેખાવ લાકડાના મટીરિયલ જેવો હશે અને અંતિમ છે PVA પોલિવિનાઇલ આલ્કોહોલ આનો પણ વ્યાપકપણે ઉપયોગ થતો નથી સૌથી વધુ ઉપયોગમાં લેવાતા PLA અને ABS પછી ફ્લેક્સિબલ મટીરિયલ નાયલોન અને HIPS મટીરિયલ અથવા લાકડાથી ભરેલા મટીરિયલ છે ખર્ચ મુજબ PLA અને ABS ઓછા ખર્ચાળ છે અને કાર્બન ફાઇબરથી ભરેલા મટીરિયલ મેટલથી ભરેલા મટીરિયલ લાકડાથી ભરેલા મટીરિયલ અને PVA જેવા ફ્લેક્સિબલ મટીરિયલ HIPS નાયલોન વધુ ખર્ચાળ છે અને સરળ પ્રિન્ટ કરવા યોગ્ય PLA પાસે સૌથી વધુ ફાયદો છે અને જો કાર્બન ફાઇબરથી ભરેલા મટીરિયલ અથવા ધાતુથી ભરેલા અથવા લાકડાથી ભરેલા મટીરિયલ નો સુક્ષ્મ પાઉડર PLA સાથે ભળી જાય તો તે સરળતાથી પ્રિંટ કરવા યોગ્ય છે સરળતાથી પ્રિંટ કરવા યોગ્ય એટલે કે ઓછા સ્પેસિફિકેશન વાળા 3D પ્રિંટર તે પ્રિંટ કરી શકે છે થર્મલ થર્મોપ્લાસ્ટિક ઇલાસ્ટોમર્સ અથવા નાયલોન અથવા કોઈપણ અન્ય માટે ABS પ્રિંટ કરવા માટે આપણને ગરમ બેડની જરૂર પડી શકે છે અને કાર્બન ફાઇબર મેટલ અને લાકડાને પ્રિંટ કરવા માટે ફિલામેન્ટને અપગ્રેડેડ એક્સ્ટ્રુડરની જરૂર પડશે હવે હું તમને બતાવીશ કે 3D ઓબ્જેક્ટ કે જે આપણે ઓટોડેસ્ક ઇન્વેન્ટરમાં બનાવ્યુ છે તેને 3D પ્રિન્ટ કરી શકાય તેવી ફાઇલ માં કેવી રીતે કન્વર્ટ કરવું 3D ઓબ્જેક્ટથી 3D પ્રિન્ટ કરી શકાય તેવી ફાઇલમાં કન્વર્ટ કરવા માટેના ઘણા સ્ટેપ છે તેથી પહેલા આપણે ઓબ્જેક્ટ લઈ તેને STL ફાઇલમાં કન્વર્ટ કરવું પડશે પછી STL ફાઇલને ક્ન્ફિગર કરવી જોઈએ અથવા 3D પ્રિન્ટેબલ ફાઇલ અથવા મશીન વાંચી શકે તેવી ફાઇલમાં રૂપાંતરિત કરવી જોઈએ હવે હું કોઈ 3D મોડેલને STL ફાઇલમાં રૂપાંતરિત કરવા વિશે સમજાવીશ પછી તે 3D પ્રિંટર માટે તે STL ફાઇલને સ્લાઇસિંગ કરવા વિશે પછી હું વધુ 3D પ્રિન્ટિંગ ક્ષમતા માટે ઓક્ટો પ્રિન્ટ નામના સોફ્ટવેરને સમજાવીશ સામાન્ય રીતે 3D પ્રિંટરમાં મેમરી કાર્ડ સ્લોટ અથવા USB સ્લોટ હશે અથવા તે સીધા PCથી કનેક્ટ થઈ શકે છે તેથી જો તે સીધુ PC સાથે જોડાયેલ હોય તો આપણે તે PCનો ઉપયોગ કરીને 3D પ્રિંટર ચલાવી શકીએ છીએ પરંતુ એવું માનવામાં આવે છે કે આપણા પ્રિન્ટિંગને લગભગ 24 કલાકની જરૂર છે તો PC પણ તે બધા સમયે ચાલુ હોવું જોઈએ જો કનેક્શન વચ્ચે કોઈ વિક્ષેપ હોય તો 3D પ્રિન્ટિંગ થોભી જશે અને તમારો સમય અને મટીરિયલ બગડશે તેથી ઓપરેટિંગ કરવાની બીજી રીત એ USB પેન ડ્રાઇવ અથવા મેમરી કાર્ડનો ઉપયોગ કરવો છે તે કિસ્સામાં આપણે તે 3D પ્રિંટરની નજીક જવું પડશે અને મેમરી કાર્ડ અથવા USB પેન ડ્રાઇવ દાખલ કરવી પડશે પછી 3D પ્રિન્ટિંગ શરૂ કરવા માટે સ્ટાર્ટ કમાન્ડ આપીશુ ઓક્ટોપ્રિન્ટ ની મદદથી આ પદ્ધતિમાં આપણે વેબ ઇંટરફેસ નો ઉપયોગ કરીને 3D પ્રિંટરને નિયંત્રિત કરી શકીએ છીએ જે ઇન્ટરનેટ દ્વારા નિયંત્રિત કરી શકાય છે તેથી આપણે સીધા જ 3D પ્રિંટરની નજીક જવું જરૂરી નથી આપણે આપણા PCથી 3D પ્રિન્ટિંગ માટે કમાન્ડ આપી શકીએ છીએ જે દૂરસ્થ સ્થાન પર છે પછી હું 3D પ્રિંટર અને 3D પ્રિંટરની મૂળ બાબતો વિશે સમજાવીશ આ ઓબ્જેક્ટ છે જે આપણે ઓટોડેસ્ક ઇન્વેન્ટરનો ઉપયોગ કરીને બનાવ્યું છે અહીં તમે જોઈ શકો છો કે આ ટોચનો ભાગ છે આપણે આ ઓબ્જેક્ટને STL ફાઇલમાં કન્વર્ટ કરવા માગીએ છીએ Stl ફાઇલ એ વેક્ટર ફાઇલ છે જેનો ઉપયોગ આ ઓટોડેસ્ક ઇન્વેન્ટર સોફ્ટવેરમાં 3D પ્રિન્ટિંગ માટે થાય છે તમામ ઓબ્જેક્ટ IPT ફાઇલ તરીકે સેવ થાય છે તેથી આપણે આ IPT ફોર્મેટ માંના ઓબ્જેક્ટને વેક્ટર ફાઇલમાં કન્વર્ટ કરવા પડશે મેં પહેલેથી જ ટોચના ભાગની ફાઇલ ખોલી છે પછી હું ફાઇલ પર જઈશ અને પછી હું અહીં પ્રિંટ કરવા પ્રિંટ કરવાનો ઓપ્શન માટે જઈશ પછી હું આને સેંટ ટુ 3D પ્રિન્ટ સર્વિસ પસંદ કરીશ તેથી અહીં તમે જોઈ શકો છો કે ઓબ્જેક્ટની ની લંબાઈ 60 mm છે જેમ આપણે ચર્ચા કરી હતી અને ઉંચાઈ 60 mm છે આ લંબાઈ અને આ ઉંચાઇ અને પહોળાઈ 5 mm છે પહોળાઈ એટલે જાડાઈ જાડાઈ 5 mm છે હવે એક બીજી બાબત છે એ આપણે તેના ક્લિક ઓપ્શન પર નજર રાખવાની છે ત્યાં એકમો માટે ઓપ્શન છે અહીં આપણે મિલીમીટર પસંદ કરવાનુ છે STL ફાઇલમાં તે 60 હશે અને ઓબ્જેક્ટનું કદ અને ડિઝાઇન કરેલું ઓબ્જેક્ટ અલગ હશે તેથી આપણે મિલીમીટર પસંદ કરવાનુ છે ઓકે પર ક્લિક કરવું હું ઓકે પર ક્લિક કરીશ અને હું સ્થાન પસંદ કરીશ આ PC 3D ઓબ્જેક્ટ્સ તેથી હું રિપીટીયર નામના સોફ્ટવેરનો ઉપયોગ કરીશ તેથી તમે ગૂગલ પર જઈ શકો છો અને રિપીટીયર શોધી શકો છો અને આપણે રિપીટીયરને શોધીએ છીએ ત્યારે પ્રથમ લિંક આ આવે છે અહીં તમે આ બટન પસંદ કરી શકો છો જો તમે વિંડોઝ નો ઉપયોગ કરી રહ્યાં હોય અને જો તમે લિનક્સ નો ઉપયોગ કરી રહ્યાં હોય તો તમે અહીં ક્લિક કરી શકો છો અથવા જો તમે મેક નો ઉપયોગ કરી રહ્યા હોય તો તમે અહીં ક્લિક કરી શકો છો હું અહીં ક્લિક કરીશ અને અહીં ડોનેશન વિના ડાઉનલોડ છે હું અહીં ક્લિક કરીશ અને હું અહીં ડાઉનલોડ કરીશ મેં તેને પહેલાથી ઇનસ્ટોલ કરી દીધું છે આ તમારા માટે છે કે કેવી રીતે રિપીટર સોફ્ટવેરને ડાઉનલોડ કરવું અહીં આ પ્રિન્ટ વોલ્યુમ છે મેં આ પ્રિંટ વોલ્યુમને મારા 3D પ્રિંટર માટે કંફિગર કર્યુ છે આ સ્ક્વેર તમે આ પ્રિન્ટ વોલ્યુમ જોઈ શકો છો અને અહીં એક ટપકું છે આ એક્સ્ટ્રુડરનુ ઓરિજિન છે લંબાઈ લગભગ 170 મીલીમીટર અને પહોળાઈ 20 સેન્ટિમીટરની આસપાસ છે ઓબ્જેક્ટ બેસમેન્ટ માટે એક ઓપ્શન છે હું એડ ઓબ્જેક્ટ પર ક્લિક કરીશ અને હું આ ભાગ પસંદ કરું છું ફાઇલને મેં STL ફાઇલ ટોપ પાર્ટ માં રૂપાંતરિત કરી છે તેથી અહીં તમે આ સોફ્ટવેરમાં પણ જોઈ શકો છો તમે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે આ સ્ક્રોલ બટન નો ઉપયોગ કરી શકો છો અને વ્યુ ને ફેરવવા માટે તમારા માઉસ ના ડાબા બટનને ક્લિક કરી શકો છો અથવા તમે માઉસ રોલર પર ક્લિક કરી આ વ્યુ ને ખસેડી શકો છો અહીં હું ઓબ્જેક્ટને પ્રિન્ટ વોલ્યુમ ની અંદર ઓરિજિનની નજીક ક્યાંક મૂકીશ તેથી હું મારા માઉસનું જમણુ બટન વાપરીશ અને હું તેને અહીં ખેંચીશ તેને અહીં ઓબ્જેક્ટની નજીક ક્યાંક ખેંચીશ અને આગળ ઓબ્જેક્ટ પ્લેસમેન્ટ પછી કેટલાક અન્ય ઓપ્શન્સ પણ છે જેમા તમે કોપી ઓબ્જેક્ટ્સ બનાવી શકો છો ધારો કે તમને આ ઓબ્જેક્ટની જરૂર છે તો તમે ફક્ત કોપી ઓબ્જેક્ટ પર ક્લિક કરી શકો છો અને તમને કેટલી વધારાની કોપી અથવા ઓબ્જેક્ટ જોઈએ છે તે પૂછશે હું તેને એક તરીકે મૂકીશ અને કોપી પર ક્લિક કરીશ અહીં જુઓ બે ઓપ્શન્સ છે બે ઓબ્જેક્ટ્સ છે તેથી હું તેને હમણાં જ ડિલિટ કરી નાખીશ અને ઓબ્જેક્ટને ફેરવવા માટે એક ઓપ્શન છે સ્કેલિંગ ઓબ્જેક્ટ અથવા મિરરિંગ ઓબ્જેક્ટ માટે એક ઓપ્શન છે ઓબ્જેક્ટ મૂક્યા પછી આપણે સ્લાઇસિંગ માટે જઇએ છીએ સ્લાઇસિંગ એટલે કે ઓબ્જેક્ટ ને લેયર બાય લેયર સ્લાઈસ કરવુ અને પછી તે મશીન વાંચી શકે તેવા કોડ માં રૂપાંતરિત થાય છે અહીં આપણે G કોડ્સ નો ઉપયોગ કરીશું G કોડ્સ માટે 3D પ્રિંટર ક્ન્ફિગર કરેલ છે તેથી આ રિપિટીયર સોફ્ટવેર G કોડ ફાઇલ તરીકે આઉટપુટ ફાઇલ આપશે જે આપણે 3D પ્રિંટર પર અપલોડ કરી શકીએ છીએ અહીં આ સ્લાઈડરમાં આપણી પાસે એડહેશન સંલગ્નતા પ્રકાર જેવા કેટલાક ઓપ્શન્સ છે જો આપણને કોઈ એડહેશનની સમસ્યા આવી રહી છે તેનો અર્થ એ કે કોઈ પ્લાસ્ટિક મટીરિયલ માની લો કે આપણે અહીં PLA મટીરિયલનો ઉપયોગ કરી રહ્યા છીએ તે ગરમ નોઝલ દ્વારા ગરમ કરવામાં આવે છે અને બહાર કઢાવામા આવે છે અને આ પ્લેટ પર જમા થાય છે તો ત્યાં જુદા જુદા મટીરિયલ છે અને બિલ્ડ પ્લેટ પર મટીરિયલ ચોટી ન જવાની શક્યાતા છે તે માટે આપણે ત્યાં પસંદ કરી શકીએ છીએ ત્યાં બે ઓપ્શન્સ બ્રિમ અને રફ છે અહીં કોઈ સંલગ્નતાની સમસ્યા નથી તેથી હું ડન પર ક્લિક કરીશ અને નેક્સ્ટ ગુણવત્તા છે ગુણવત્તા એટલે દરેક લેયરની ઉંચાઇ અહીં ડિફોલ્ટ ઓપ્શન 0 2 mm છે જેનો અર્થ 200 માઇક્રોન છે આ ઓબ્જેક્ટને 200 mm 200 માઇક્રોન જાડાઈ દ્વારા કાપી નાંખવામાં આવશે અને ત્યાં 150 માઇક્રોન અથવા 100 માઇક્રોન પર કાપવાનાં ઓપ્શન્સ છે જો તમે તેને 200 માઇક્રોન જેટલું આપી રહ્યા છો તો પ્રિંટ કરવાની ઉંચાઈ પ્રિંટ કરવાની લેયર ની ઉંચાઈ 200 માઇક્રોન હશે અને આપણે પ્રિન્ટ ઓબ્જેક્ટ લેયરને જોઈ શકીએ છીએ જે 3D પ્રિંટર દ્વારા જમા કરવામા આવેલ છે જો આપણે ઓબ્જેક્ટનુ થોડુ સરસ ફિનિશિંગ કરવુ હોય તો આપણે વધુ સારી ગુણવત્તા પસંદ કરવી જોઈએ પરંતુ એક ટ્રેડ ઓફ એ છે કે જો આપણે આ 0 2 mm પસંદ કરીશું તો સમય ધારો તે પાસાઓ છે અને જો તમે 0 1 mm પસંદ કરી રહ્યા હોવ તો ત્યાં તે જ ઓબ્જેક્ટ માટે 2 ગણો ઓછો હશે તેથી લેવામાં આવતો કુલ સમય 2 x હશે તેથી હું 200 માઇક્રોન પસંદ કરીશ જે મારી એપ્લિકેશન અને સપોર્ટ પ્રકાર માટે પૂરતા હશે ત્યાં બે અલગ અલગ પ્રકારના સપોર્ટ છે આ ઓબ્જેક્ટ માટે કોઈ સપોર્ટની જરૂર નથી તેથી હું ક્લિક કરીશ હું નન પસંદ કરીશ અને 3D પ્રિન્ટિંગની સ્પિડ આપણે જુદી જુદી સ્પિડઓ પસંદ કરી શકીએ છીએ આ આ 3D પ્રિંટર માટે ધીમી સ્પિડ ક્ન્ફિગર કરે છે જે 30 mm પ્રતિ સેકન્ડ છે અને સૌથી ઝડપી સ્પિડ 60 mm પ્રતિ સેકંડ છે હું 30 mm પ્રતિ સેકંડ પસંદ કરીશ બીજી વસ્તુ એ છે કે આપણે 3D ઓબ્જેક્ટ બનાવી રહ્યા છીએ તેથી કદાચ આપણી રુચિ એ ઓબ્જેક્ટની બહારની બાજુ હશે અંદરની બાજુ નહીં હોય અને જો તે કાર્યાત્મક ભાગ નથી તો પછી આપણને મટીરિયલ 100 ટકા મટીરિયલ હોવાની જરૂર નથી ઓબ્જેક્ટમા 100 ટકા મટીરિયલ ન હોવુ જોઈએ તેથી આપણે મટીરિયલ બચાવવા માટે અંદર એર ગેપ આપી શકીએ છીએ પરંતુ બહારથી મટીરિયલ ઓબ્જેક્ટ જે આપણે પ્રિંટ કરેલ છે તે સમાન દેખાશે પરંતુ હું મારી એપ્લિકેશન માટે પસંદ કરીશ હું 15 ટકા પસંદ કરીશ ત્યારબાદ હું સ્લાઇસ વિથ ક્યુરા એન્જિન પર ક્લિક કરીશ હવે તે પ્રિન્ટ પ્રિવ્યુ પર આવી ગયું છે તેથી અહીં પ્રિંટિંગ સ્ટેટેસ્ટિકસ માં એક પ્રિંટિંગ સમય અંદાજિત કરેલ છે પ્રિંટ કરવાનો અંદાજિત સમય 1 કલાક 19 મિનિટ અને 41 સેકંડનો છે લેયર કોડ માં લેયરની સંખ્યા 25 લેયર છે તેથી આપણે ફક્ત 25 લેયરને 200 માઇક્રોન સાથે ગુણાકાર કરી શકીએ છીએ આપણને તે 5 mm મળશે અને કુલ લાઇન ફિલામેન્ટ ની જરૂર એ પણ અહીયા મહત્વપૂર્ણ છે આ 3D પ્રિન્ટિંગને 4258 mm ફિલેમેન્ટ્સની જરૂર પડશે તેથી આ 200 માઇક્રોન લેયર ઉંચાઇ માટે અંદાજિત 3D પ્રિંટિંગ સમય છે અને હું તમને 100 માઇક્રોન લેયરની ઉંચાઈ બતાવીશ આ લગભગ અહીં બમણું છે તમે જોઈ શકો છો અહીયા ફિલામેન્ટની જરૂર તે જ રહેશે હું પાછો જઈશ અને તેને 200 માઇક્રોન તરીકે બદલીશ અને હું તમને બતાવવા માટે ઇન્ફિલ ડેન્સિટી ને અહીયા બદલીશ હું ઇન્ફિલ ડેન્સિટીને 100 ટકા થી બદલીશ અને હું તેને સ્લાઇસ કરીશ અહીં તમે જોઈ શકો છો કે તેને 6403 mm ફિલેમેન્ટ્સની આવશ્યકતા છે તેનો અર્થ છે 6 મીટર અને 40 3 સેન્ટિમીટર હું પાછો જઈશ અને ઇન્ફિલ ડેન્સિટીને 15 ટકા થી બદલીશ અને તેને સ્લાઇસ કરીશ તેથી હું 3D પ્રિંટરને PC સાથે કનેક્ટ કરવા વિશે ચર્ચા કરું છું જો તમે 3D પ્રિંટર સાથે કનેક્ટ કરેલ છો તો તમે આ બટન નો ઉપયોગ કરીને 3D પ્રિંટરને આ સોફ્ટવેરથી સીધા જ કનેક્ટ કરી શકો છો અને તમે અહીં પ્રિન્ટ પર ક્લિક કરી શકો છો પરંતુ કારણ કે આપણે સીધા જ પ્રિન્ટ કરતા નથી આપણે ફાઇલ સેવ કરીએ છીએ G કોડ ફાઇલ સેવ કરીએ છીએ અહીં તમે સેવ એઝ ટાઈપ જોઇ શકો છો તે G કોડ ફાઇલ છે ટોચની ફાઇલનુ નામ ટોપર G કોડ છે આપણે તેને સેવ કરીશું મેં પહેલેથી જ એક સેવ કરેલુ છે તેથી જ તે ક્ન્ફર્મ બતાવી રહ્યું છે હું યસ પસંદ કરીશ જો તમે 3D પ્રિંટરને આ રિપિટિઅર સોફ્ટવેરથી કનેક્ટ કર્યું છે તો મેન્યુઅલ નિયંત્રણ છે અહીં તમે જોઈ શકો છો કે 3D પ્રિંટરને નિયંત્રિત કરવા માટે કેટલાક ઓપ્શન્સ છે આપણે ઓક્ટોપ્રિન્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરીશું તેથી ઓક્ટોપ્રિન્ટ સોફ્ટવેરમાં કેટલીક ફ્ન્ક્શનલીટી પણ હશે આપણે તે જોઈ શકો છો સ્લાઇડમા હું જે સૉફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યો છું તે છે ઓક્ટોપ્રિન્ટ છે તમને 3D પ્રિંટર ચલાવવા માટે રાસબેરિ પાઇ ની જરૂર છે આપણે રાસબેરિ પાઇ માટે ઓક્ટોપાઇ ઓપરેટિંગ સિસ્ટમ આ OctoPrint org વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અને આ ઓક્ટોપાઇ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવા માટે આપણે કોઇ નવા SD કાર્ડ ની જરૂર પડશે અથવા તમે આપણુ જૂનું SD કાર્ડ વાપરી શકો છો પહેલા આપણે તેને ફોર્મેટ કરવું પડશે અને ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને આપણે ઓક્ટોપાઇ સોફ્ટવેરને રાસબેરી પાઇ મેમરીમાં ઇન્સ્ટોલ કરવું પડશે અહીં તમે જોઈ શકો છો કે આ રાસબેરી પાઇ છે અહીં રાસબેરિ પાઇ કેસ છે હું આ ખોલીશ જુઓ આ એક રાસબેરિ પાઇ 3 મોડેલ છે મેં આમાં ઓક્ટોપાઇ ઇન્સ્ટોલ કર્યું છે અને આ પાવર છે અને આ 3D પ્રિંટરને કનેક્ટ કરવા માટેનો USB પોર્ટ છે અને મેં આ રાસબેરિ પાઇને LAN કેબલ નો ઉપયોગ કરીને કનેક્ટ કર્યું છે રાસબેરિ પાઇમાં ઓક્ટોપાઇ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી આપણે રાસબેરિ પાઇને LAN પોર્ટ સાથે કનેક્ટ કર્યું છે અને આગળનું સ્ટેપ છે કે આપણે રાસબેરિ પાઇનુ IP એડ્રેસ શોધી કાઢવુ છે તમે કોઈપણ IP સ્કેનર નો ઉપયોગ કરી શકો છો અહીં હું મારું યુઝરનેઇમ અને પાસવર્ડ લખીશ યુઝરનેઇમ બીઝલેબ છે અહીં મને 3D પ્રિંટરને નિયંત્રિત કરવા માટે ઓપ્શન્સવાળી સ્ક્રીન મળી છે અહીં આ તાપમાન ટેબ માં તમે તાપમાન જોઈ શકો છો આ લાલ લાઇન એ ગરમ એંડ અથવા એક્સ્ટ્રુડરનું વાસ્તવિક તાપમાન છે વાદળી લાઇન એ બેડ નું વાસ્તવિક તાપમાન છે અહીં આ 3D પ્રિંટરમાં કોઈ ગરમ બેડ નથી તેથી આપણે આ વાદળી લાઇનને અવગણી શકીએ છીએ નેક્સ્ટ ક્ન્ટ્રોલ ટેબ છે અહીં વેબકેમ સ્ટ્રીમ લોડિંગ છે તમે USB કેબલનો ઉપયોગ કરીને રાસબરી પાઇ સાથે વેબકેમ કનેક્ટ કરી શકો છો અને તમે આ વિંડો દ્વારા 3D પ્રિંટરમાં શું થઈ રહ્યું છે તે જોઈ શકો છો હાલમાં મેં વેબ કેમેરો ઇન્સ્ટોલ કર્યો નથી અને ત્યાં X અક્ષ અથવા Y અક્ષને ખસેડવાનો ઓપ્શન છે અહીં X axis ને જમણી બાજુ તરફ ખસેડવા માટે અને આ x axis ને ડાબી બાજુ તરફ ખસેડી રહી છે આ Y અક્ષને આપણાથી દૂર ખસેડી રહ્યું છે અને Y અક્ષ મારાથી દૂર ખસેડી રહ્યું છે Y અક્ષ મારી તરફ ખસેડી રહ્યું છે X અક્ષ અને Y અક્ષ માટેનું આ હોમ બટન છે કોઈપણ પ્રિન્ટ શરૂ કરતા પહેલાં 3D પ્રિંટરને કેલિબ્રેટ કરવા માટે તેના હોમ પોઝિશન પર જવું પડશે તે પછી જ તે 3D પ્રિન્ટિંગ શરૂ કરશે આ Z અક્ષ ને ખસેડવા માટે છે અને પંખા ચાલુ કરવા પંખા બંધ કરવા માટે અને એક સમયે 10 mm પર X અક્ષને ખસેડવા માટે અથવા બહાર કાઢવા માટે પાછા ખેંચવા માટે અને તેથી વધુ માટે સ્વીચ છે નેક્સ્ટ G કોડ વ્યુઅર છે નેક્સ્ટ ટર્મિનલ છે જો તમે વાસ્તવિક G કોડમાં દખલ કરવા માંગતા હો અને જો તમારે કેટલાક G કોડ મેન્યુઅલી જાતે મૂકવાની જરૂર હોય તો તમે આ ટર્મિનલ વિંડોનો ઉપયોગ કરી શકો છો અને 3D પ્રિન્ટીંગ ઓબ્જેક્ટનો ટાઈમ લેપ્સ ફોટો લેવાની સગવડ છે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ ટાઈમ લેપ્સ ઓપ્શનના ઉપયોગ માટે આપણે વેબકેમની જરૂર છે અને આ ઓક્ટોપ્રિન્ટ સોફ્ટવેરમાં ઉમેરવા માટે ઘણા બધા પ્લગીન્સ છે મારી પાસેની એક પ્લગીન એ હિસ્ટ્રિ પ્લગીન છે તેથી હું જાણીશ કે મેં કઇ બધી વસ્તુઓ પ્રિંટ કરી છે અને તે પ્રિન્ટિંગ માટે લીધેલ સમય માટે કેટલું ફિલામેન્ટ વપરાય છે અને બીજું એક પ્લગિન જે મેં ઇન્સ્ટોલ કર્યું છે તે કારણની ગણતરી કરવી છે અહીં તમે અપલોડ કરેલા G કોડ્સ જોઇ શકો છો આ ટોચના ભાગનો G કોડ છે જે મેં પહેલેથી જ અપલોડ કરેલ છે અહીં આ અપલોડ બટનનો ઉપયોગ કરીને આપણે G કોડ ફાઇલ અપલોડ કરી શકીએ છીએ હું ફરીથી અપલોડ કરી રહ્યો છું આ ટોચના ભાગ તરીકે ઓળખાતો G કોડ છે આપણે આને અપલોડ ડેટ તરીકે સોર્ટ કરી શકીએ છીએ અને જો આપણે તેને પસંદ કરીએ તો તે બતાવશે કે આને 3D પ્રિંટ કરવામાં મને કેટલો ખર્ચ થશે પાછળના અંતમાં એક સૂત્ર છે મેં ફક્ત મટીરિયલ ખર્ચ શામેલ કર્યા છે તેથી જ આ ખૂબ ઓછા છે 231 રૂપિયા પ્રથમ હું 3D પ્રિન્ટિંગ માટે પસંદ કરીશ પ્રથમ હું પસંદ કરીશ અને પછી અહીં એક લોડ અને પ્રિન્ટ બટન છે તે ક્લિક કરીશ 3D પ્રિન્ટિંગ આપતા પહેલા હું અહીં મારા 3D પ્રિંટર વિશે સમજાવીશ હવે હું આપણી લેબમાં જે 3D પ્રિંટરના વિવિધ ભાગો છે તેના વિશે સમજાવું છું આ પ્રિન્ટિંગ હેડ છે તેને બે પંખા છે અને આ એક્સ્ટ્રુડર છે આ રીતે ફિલામેન્ટને એક્સ્ટ્રુડરમાં ખસેડવામાં આવે છે ફિલામેન્ટને બહાર કાઢવા માટે મોટર સ્ટેપર મોટર છે અને ફિલામેન્ટ અહીં રોલ પર રાખવામાં આવ્યા છે અને આ 3D પ્રિન્ટિંગ બેડ છે આપણે આપણા હેતુ માટે કસ્ટમાઇઝ કરેલ 3D પ્રિંટરનું આ ઓરિજિનલ ડિસપ્લે હતું તેથી આ 3D પ્રિંટર માટે આ નવી સ્ક્રીન છે અહીં અંદર એક હીટર છે હીટરનું ચોક્કસ તાપમાન જાણવા માટે હીટ સેન્સર છે અને આ નોઝલ છે આ X અક્ષની ડાબી અને જમણી બાજુ છે એક્સ્ટ્રુડર ડાબી અને જમણી તરફ જશે અને આ 3D પ્રિંટર બેડ છે આ મારા તરફ અને મારાથી દૂર y અક્ષ માં જશે અને આ z અક્ષ થી જોડાયેલ છે તેથી અહીં 3D પ્રિન્ટિંગ બેડ Y અક્ષ પર છે અને Y અક્ષ ઉપરની દિશામાં જશે અને નોઝલ ફક્ત X દિશામાં જશે કોઇ પણ દિશામાં આગળ વધવા માટે બે મોટર છે એક અહીં છે અને એક અહીં છે અને ત્યાં એક અક્ષમાં ચોક્કસ હલંચલન માટે લિનિયર ગેટ રેલ્સ છે ત્યાં x y અને z અક્ષમાં લિનિયર ગેટ રેલ્સ છે અહીં તમે જોઈ શકો છો આ લિમિટ સ્વીચ અથવા n સ્ટેપ છે જેનો ઉપયોગ અક્ષોને કેલિબ્રેટ કરતી વખતે થાય છે હવે આપણે આ 3D પ્રિંટરની મદદથી 3D પ્રિન્ટિંગ શરૂ કરી શકીએ છીએ હવે આપણે આ ટોચનો ભાગ પસંદ કર્યો છે અને હું લોડ અને પ્રિન્ટ પર ક્લિક કરીશ હું લોડ અને પ્રિન્ટ પર ક્લિક કરું છું હવે તમે જોઈ શકો છો કે x અક્ષ કેલિબ્રેટ થઈ ગઈ છે હવે y અક્ષ કેલિબ્રેટ થયેલ છે અને z અક્ષ ઉપરની તરફ ખસી રહી છે તે અંત સ્ટોપ સ્વીચ પર પહોંચવામાં થોડો સમય લેશે z અક્ષ પણ કેલિબ્રેટ થયેલ છે હવે તમે આ ગ્રાફમાં અહીં જોઈ શકો છો કે જમણી લાઇન આ બિંદુએ છે હવે એક્સ્ટ્રુડર નું તાપમાન 205 ડિગ્રી સેલ્સિયસ છે અહીં તમે બીજી લાઇન જોઈ શકો છો જે વાસ્તવિક તાપમાન છે હવે તે 77 ડિગ્રી પર છે હવે 80 છે તે વધી રહ્યું છે તે 205 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે પછી 3D પ્રિંટર 3D પ્રિન્ટિંગ શરૂ કરશે હવે નોઝલનું તાપમાન આશરે 205 ડિગ્રી સેલ્સિયસ છે તે શરૂ થઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો કે નોઝલ એ લાઇન સાથે આગળ વધી રહી છે જે મશીન કોર્સ માં વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને તે આ રીતે મટીરિયલને બહાર કાઢી રહ્યા છે તેથી તમે જોઈ શકો છો આ એક મોડેલ છે જે આપણે આપણા આંતરિક લેયર માટે પ્રિંટ કર્યુ છે આ એક બીજા પ્રોજેક્ટ માટે છે અને અહીં આ એક સફેદ રંગનુ PLA મટીરિયલ છે અહીં તમે જોઈ શકો છો કે આ કાળા રંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ ઓબ્જેક્ટ છે કાળા રંગનુ PLA અહીં તમે લેયર જોઈ શકો છો અને અહીં કેટલીક લાઈન પણ છે જો તમે નજીકથી જોશો તો લાઈન 200 માઇક્રોન ઉંચાઇની હશે હવે આપણે 3D પ્રિંટર પર પાછા જઈ શકીએ તમે જોઈ શકો છો કે તેને મધ્યમાં એક લંબચોરસ અને બંને બાજુએ બે છિદ્ર બનાવવાનું શરૂ કરરી દીધુ છે આ 3D પ્રિન્ટીંગ લગભગ એક કલાક કરતા વધુ સમય લેશે તેથી આપણે 3D પ્રિન્ટિંગ સમાપ્ત થયા પછી જોઈ શકીએ છીએ